ડેટા સાયન્સ માટેના લિનિયર એલ્જીબ્રા પરનાં પ્રવચનોનીશ્રેણીનું આ છેલ્લું વ્યાખ્યાન છે અને જેમ મેં છેલ્લા વર્ગમાં ઉલ્લેખ કર્યો છે આજે હું તમને આઇગન વેક્ટર્સ અને ફંડામેન્ટલ સબ સ્પેસ વચ્ચેના કન્નેકશન વિશે વાત કરીશ જેનું આપણે પહેલાં વર્ણન કર્યું છે અમે છેલ્લા વ્યાખ્યાનમાં જોયું હતું કે આઇગન વૅલ્યુ આઇગન વેક્ટર ઇક્વેશન પરિણામ આપે છે આ સમીકરણ સંતુષ્ટ થવાનું છે જે A λ I 0 છે સામાન્ય રીતે આપણે એ પણ જોયું કે આ λ માં n ડિગ્રી નો પોલીનોમીઅલ બનશે જેનો મૂળ અર્થ એ છે કે ભલે આ મેટ્રિક્સ A રીયલ હોય કારણ કે પોલીનોમીઅલ સમીકરણ નાં ઉકેલો કાં તો રીયલ અથવા કોમ્પ્લેક્સ હોઈ શકે છે તમારી પાસે આઇગન વૅલ્યુઝ હોઈ શકે છે જે કોમ્પ્લેક્સ છે તેથી સામાન્ય મેટ્રિક્સ માટે તમારી પાસે આઇગન વૅલ્યુઝ હોઈ શકે છે જે રીયલ અથવા કોમ્પ્લેક્સ છે અને નોંધ લો કે આપણે Ax λ x સમીકરણ લખીએ છીએ જ્યારે પણ આ આઇગન વૅલ્યુઝ કોમ્પ્લેક્સ બને છે તો પછી આઇગન વેક્ટર પણ કોમ્પ્લેક્સ વેક્ટર છે તેથી આ સામાન્ય રીતે સાચું છે જો કે જો મેટ્રિક્સ સિમેટ્રિક છે અને સિમેટ્રિક મેટ્રિક્સ એ A Aᵀ સ્વરૂપના છે તો પછી આ મેટ્રિક્સ માટે કેટલીક સરસ ગુણધર્મો છે જે ડેટા સાયન્સમાં આપણા માટે ખૂબ ઉપયોગી છે આપણે સિમેટ્રિક મેટ્રિક્સ પણ અનુભવીએ છીએ ડેટા સાયન્સમાં થોડુંક ઉદાહરણ તરીકે કોઓવરિયન્સ મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક્સ હોવાનું બહાર આવે છે અને ઘણા અન્ય કિસ્સાઓ છે જ્યાં આપણે સિમેટ્રિક મેટ્રિક્સ સાથે વ્યવહાર કરીએ છીએ તેથી જ્યારે આપણે ડેટા સાયન્સમાં એલ્ગોરિધમ્સ જોઈએ ત્યારે સિમેટ્રિક મેટ્રિક્સના આ ગુણધર્મો આપણા માટે ખૂબ ઉપયોગી છે હવે સિમેટ્રિક મેટ્રિસીસની પ્રથમ સંપત્તિ જે આપણા માટે ખૂબ ઉપયોગી છે જો મેટ્રિક્સ સિમેટ્રિક છે તો આઇગન વૅલ્યુઝ હંમેશાં રીયલ હોય છે તેથી તે સિમેટ્રિક મેટ્રિક્સ શું છે તે ધ્યાનમાં લીધા વિના આ પોલિનોમીઅલ હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ માટે રીયલ ઉકેલો આપે છે અને જેમ મેં પહેલાં કહ્યું છે કે જો આ રીયલ બને છે તો આઇગન વેક્ટર પણ રીયલ બને છે હવે આઇગન વૅલ્યુઝ અને આઇગન વેક્ટરર્સનું બીજું પાસું છે જે મહત્વપૂર્ણ છે જો મારી પાસે મેટ્રિક્સ A છે અને મારી પાસે n અલગ અલગ આઇગન વૅલ્યુઝ છે λ₁ થી λn તે બધા અલગ છે તો પછી મારી પાસે ચોક્કસપણે n લિનયરલિ ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટર હશે તેમને અનુરૂપ v1v2 vn સુધી હોઈ શકું તેમછતાં જો ત્યાં અમુક ચોક્કસ આઇગન વૅલ્યુઝ છે જે પુનરાવર્તિત થાય છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે કોઈ કેસ લઈએ જ્યાં આઇગન વૅલ્યુ λ₁ પુનરાવર્તિત થાય છે તો પછી મારો થોડો પોલિનોમીઅલ હોઈ શકે જે આ જેવો છે તેથી પોલિનોમીઅલ ઓરિજિનલ પોલિનોમીઅલનું આઇગન વૅલ્યુ λ₁ છે બે વખત પુનરાવર્તિત થયું છે અને પછી ત્યાં બીજી n 2 ઓર્ડરનો પોલિનોમીઅલ છે જે તમને n 2 અન્ય ઉકેલો આપશે હવે આ કિસ્સામાં જ્યારે મારી પાસે λ₁ આ રીતે પુનરાવર્તન થાઈ છે આના જેવું પછી તે બહાર આવે છે કે આ આઇગન વૅલ્યુ પાસે 2 આઇગન વેક્ટર જે સ્વતંત્ર છે અથવા તે માત્ર એક આઇગન વેક્ટર હોઈ શકે છે તેથીમાટે હંમેશાં n લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટર કોઈ પણ સામાન્ય મેટ્રિક્સને શોધવાનું બાંયધરી આપતું નથી આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આઇગન વેક્ટર કોઈપણ સામાન્ય મેટ્રિક્સ માટે કોમ્પ્લેક્સ હોઈ શકે છે જો કે જ્યારે આપણે સિમેટ્રિક મેટ્રિક્સ વિશે વાત કરીએ ત્યારે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે આઇગન વૅલ્યુઝ રીયલ હશે આઇગન વેક્ટર રીયલ હશે આગળ આપણને હંમેશાં ખાતરી આપવામાં આવે છે કે સિમેટ્રિક મેટ્રિક્સ માટે આપણી પાસે n લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટર હશે આઇગન વૅલ્યુઝ કેટલી વાર પુનરાવર્તિત થાય છે એના થી ફરક પડતો નથી સિમેટ્રિક મેટ્રિક્સનું એક ઉત્તમ ઉદાહરણ જ્યાં આઇગન વૅલ્યુઝ ઘણી વખત પુનરાવર્તિત થાય છે તેથી આઇડેન્ટિટી મેટ્રિક્સ લો અહીં આવું કંઈક આ આઇડેન્ટિટી મેટ્રિક્સમાં આઇગન વૅલ્યુ λ 1 છે જે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે પરંતુ તેમાં ત્રણ સ્વતંત્ર આઇગન વેક્ટર હશે 1 0 0 0 1 0 અને 0 0 1 તેથી આ એક એવો કેસ છે જ્યાં આઇગન વૅલ્યુઝ ત્રણ વાર પુનરાવર્તિત હોય છે પરંતુ ત્રણ સ્વતંત્ર આઇગન વેક્ટર છે તેથી આ પણ એક મહત્વપૂર્ણ પરિણામ છે જેને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને મેં છેલ્લા સ્લાઇડમાં ઉલ્લેખ કર્યો છે તેમ ડેટા સાયન્સમાં સિમેટ્રિક મૈટ્રિક્સની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે હકીકતમાં Aᵀ A અથવા AAᵀ પ્રકારનાં સિમેટ્રિક મેટ્રિસીઝ ઘણી વાર ડેટા સાયન્સ ગણતરીઓમાં આવે છે અને નોંધ લો કે આ બંને મેટ્રિસ સિમેટ્રિક છે તેથી ઉદાહરણ તરીકે જો હું Aᵀ Aᵀ લઉં તો તે Aᵀ હશે Aᵀ જે Aᵀ A હશે તેથી મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ સમાન છે તમે ચકાસી શકો છો કે AA ટ્રાન્સપોઝ એ પણ આ જ વિચાર દ્વારા સિમેટ્રિક છે તેથી આપણે જાણીએ છીએ કે Aᵀ A અથવા AAᵀ ફોર્મના મેટ્રિસીસ બંને સિમેટ્રિક છે અને જ્યારે આપણે ડેટા સાયન્સમાં ગણતરી કરીએ ત્યારે ઘણીવાર સામનો કરે છે અને આપણે પહેલાની સ્લાઇડથી જાણીએ છીએ મેં ઉલ્લેખ કર્યો છે કે સિમેટ્રિક મેટ્રિક્સનું આઇગન વૅલ્યુઝ રીયલ છે જો સિમેટ્રિક મેટ્રિક્સ પણ આ ફોર્મ અથવા આ ફોર્મ લે છે આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે આઇગન વૅલ્યુઝ રીયલ છે તેઓ નોન નેગેટિવ પણ છે તે છે કે તે કાં તો 0 અથવા પોઝિટિવ હશે પરંતુ કોઈ પણ આઇગન વૅલ્યુઝ નેગેટિવ રહેશે નહીં તેથી આ બીજો મહત્વપૂર્ણ વિચાર છે જેનો આપણે ઉપયોગ કરીશું જ્યારે આપણે ડેટા સાયન્સ કરીએ છીએ જ્યારે આપણે કોવેરિઅન્સ મેટ્રિસીઝ જોઈએ છીએ આ હકીકત એ પણ છે કે આ Aᵀ A અને Aᵀ સિમેટ્રિક મેટ્રિસ છે બાંયધરી આપે છે કે આ ફોર્મના મેટ્રિસીસ માટે પણ n લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટર હશે તેથી હમણાં આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે ડેટા સાયન્સ કોમ્પ્યુટેશન્સમાં સિમેટ્રિક મેટ્રિસિસના મહત્વને કારણે અમે આઇગન વેક્ટર અને કોલમ સ્પેસ વચ્ચે સિમેટ્રિક મેટ્રિક્સ માટે નલ સ્પેસ વચ્ચેના કન્નેકશનને જોશું આમાંના કેટલાક પરિણામો નોન સિમેટ્રિક મેટ્રિક્સમાં પણ અનુવાદ કરે છે પરંતુ સિમેટ્રિક મેટ્રિક્સ માટે આ બધા પરિણામો છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેથી અમે આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર સમીકરણ પર પાછા જઈએ Av λν છે અને આ પરિણામ છે કે જેના વિષે આપણે હમણાં વિશે વાત કરવા જઈશું મેટ્રિક્સ એક સિમેટ્રિક છે કે નહીં તે સાચું છે જો Aν λν અમે પ્રશ્ન પૂછીએ જ્યારે λ 0 થાય ત્યારે શું થાય છે એટલે કે આઇગન વૅલ્યુઝમાંનું એક 0 બને છે તેથી જ્યારે કોઈ એક આઇગન વૅલ્યુઝ 0 બને છે તો પછી આપણી પાસે આ સમીકરણ છે જે Aν 0 છે તેથી આપણે અર્થઘટન કરી શકીએ છીએ આઇગન વૅલ્યુઝ 0 ને અનુરૂપ આઇગન વેક્ટર v છે જ્યારે આપણે મેટ્રિસ માટે વિવિધ સબ સ્પેસ વિશે વાત કરી હતી ત્યારે આપણે આ સમીકરણ પણ જોયું છે આપણે જોયું કે નલ સ્પેસ વેક્ટર A β ફોર્મના 0 છે આપણા પ્રારંભિક પ્રવચનોમાંથી તમે નોંધ્યું છે કે આ અને આ ફોર્મ સમાન છે તેથી તેનો મૂળભૂત અર્થ એ છે કે ν જે આઇગન વૅલ્યુઝને અનુરૂપ સમાન આઇગન વેક્ટર છે λ 0 એ એક નલ સ્પેસ વેક્ટર છે કારણ કે તે અહીં જે ફોર્મ છે તે જ છે તેથી આપણે કહી શકીએ કે 0 આઇગન વૅલ્યુઝને અનુરૂપ આઇગન વેક્ટર એ ઓરિજિનલ મેટ્રિક્સ A ની નલ સ્પેસમાં હોય છે તેનાથી વિરુદ્ધ જો આઇગન વેક્ટરને અનુરૂપ આઇગન વૅલ્યુ 0 ન હોય તો પછી તે આઇગન વેક્ટર A ની નલ સ્પેસમાં હોઈ શકતું નથી આ મહત્વપૂર્ણ પરિણામો છે જે આપણે જાણવાની જરૂર છે તેથી આ રીતે આઇગન વેક્ટર નલ સ્પેસ સાથે જોડાયેલા છે જો આઇગન વૅલ્યુઝમાંથી કોઈ શૂન્ય ન હોય તો તેનો મૂળભૂત અર્થ એ છે કે મેટ્રિક્સ A ફુલ રેન્ક છે અને તેનો અર્થ એ કે હું ક્યારેય A v 0 હલ કરી શકતો નથી અને નોન ટ્રિવીઅલ v મળે છે તેથી એ શક્ય નથી જો A ફુલ રેન્ક હોય તેથી જો A ફુલ રેન્ક છે તો હું આ માટે હલ કરી શકતો નથી અને નોન ટ્રિવીઅલ v મેળવી શકું તેથી જ્યારે પણ λ છે લેમ્બડાસ એવા છે કે ત્યાં કોઈ આઇગન વૅલ્યુઝ નથી જે શૂન્ય છે એનો અર્થ એ કે a ફુલ રેન્ક મેટ્રિક્સ છે તેનો અર્થ એ કે ત્યાં કોઈ આઇગનવેક્ટર નથી જેથી a v 0 છે જેનો મૂળભૂત અર્થ એ છે કે નલ સ્પેસમાં કોઈ વેક્ટર નથી હવે ચાલો આઇગન વેક્ટર અને કોલમ સ્પેસ વચ્ચેનું કન્નેકશન જોઈએ આ કિસ્સામાં હું તમને પરિણામ બતાવવા જઈશ અને આ પરિણામ સિમેટ્રિક મેટ્રિક્સ માટે માન્ય છે ચાલો માની લઈએ કે મારી પાસે સિમેટ્રિક મેટ્રિક્સ A છે અને સિમેટ્રિક મેટ્રિક્સ A આપણે જાણીએ છીએ કે n રીયલ આઇગન વૅલ્યુઝ હશે ચાલો ધારી લઈએ કે આ આઇગન વૅલ્યુઝનો r 0 છે તેથી આ r 0 પણ હોઈ શકે છે તેનો અર્થ એ કે ત્યાં કોઈ આઇગન વૅલ્યુઝ નથી જે શૂન્ય છે તેથી તો પણ આ બધી ચર્ચા માન્ય છે પરંતુ સામાન્ય કેસ તરીકે ચાલો ધારી લઈએ કે r આઇગન વૅલ્યુઝ 0 છે તેથી ત્યાં r શૂન્ય આઇગન વૅલ્યુઝ છે અને આપણે એમ માની રહ્યા છીએ કે આ મેટ્રિક્સ n બાય n છે ત્યાં n રીયલ આઇગન વૅલ્યુઝ હશે જેનાં r 0 છે તેથી ત્યાં n r નોન શૂન્ય આઇગન વૅલ્યુઝ હશે અને પહેલાની સ્લાઇડમાંથી આપણે જાણીએ છીએ કે આ r 0 આઇગન વૅલ્યુઝને અનુરૂપ r આઇગન વેક્ટર બધા નલ સ્પેસમાં છે તેથી મારી પાસે r 0 આઇગનવેલ્યુઝ હોવાને કારણે મારી પાસે આને અનુરૂપ r આઇગન વેક્ટર્સ હશે તેથી આ બધા r આઇગન વેક્ટર્સ નલ સ્પેસ માં છે જેનો મૂળભૂત અર્થ એ છે કે નલ સ્પેસ નું ડાયમેન્શન r છે કારણ કે ત્યાં નલ સ્પેસમાં r વેક્ટર છે અને રેન્ક નલ્ટી પ્રમેયમાંથી આપણે જાણીએ છીએ કે રેન્ક નલિટી કોલમ્સની સંખ્યા આ કેસમાં n કારણ કે ત્યાં નલ સ્પેસ માં r આઇગન વેક્ટર છે નલ્ટી r છે તેથી મેટ્રિક્સનો રેન્ક n r હોવો જોઈએ તેથી તે આપણે અહીં કહી રહ્યા છીએ અને આગળ આપણે જાણીએ છીએ કે કોલમ રેન્ક રો રેન્ક અને મેટ્રિક્સનો રેન્ક n r હોવાથી કોલમ રેન્ક પણ n r હોવો જોઈએ આનો મૂળ અર્થ એ છે કે મેટ્રિક્સની કોલમમાં n r સ્વતંત્ર વેક્ટર છે તેથી એક પ્રશ્ન જે આપણે પૂછી શકીએ તે નીચે મુજબ છે અમે પૂછી શકીએ કે આ કોલમ સ્પેસ માટેનો બેઝિક શું હોઈ શકે અથવા n r સ્વતંત્ર વેક્ટર શું હોઈ શકે છે જેનો ઉપયોગ આપણે કોલમ સબસ્પેસ તરીકે કરી શકીએ તેથી આપણે કેટલીક ચર્ચાઓ કરી છે તેના આધારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં લઈ શકીએ છીએ પ્રથમ નોંધ લો કે અમે n r આઇગન વેક્ટર કે જેના વિશે આપણે છેલ્લા સ્લાઇડ્સમાં વાત કરી છે જે આઇગન વેક્ટર નથી તે અનુરૂપ છે λ 0 તેઓ નલ સ્પેસમાં હોઈ શકતા નથી કારણ કે λ એ એક સંખ્યા છે જે 0 થી અલગ છે તેથી આ n r આઇગનવેક્ટર્સ મેટ્રિક્સ A ની નલ સ્પેસમાં હોઈ શકતા નથી તેથી ચાલો હું ફરીથી લખું અમે આ બધાની ચર્ચા સિમેટ્રિક મેટ્રિક્સ માટે કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે આ બધા n આઇગનવેક્ટર્સ પણ સ્વતંત્ર છે કારણ કે આપણે સિમેટ્રિક મેટ્રિક્સ શું છે તે ધ્યાનમાં લીધા વિના કહ્યું અમને હંમેશાં લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટર્સ મળશે તેથી તેનો અર્થ એ કે આ એન આર આઇગન વેક્ટરર્સ પણ સ્વતંત્ર છે આપણે એ પણ જાણીએ છીએ કે આ દરેક સ્વતંત્ર આઇગન વેક્ટરર્સ A ની કોલમ્સના લિનયર કોમ્બિનેશન થવાના છે તે જોવા માટે ચાલો આ સમીકરણ જોઈએ તો ચાલો હું આ લખું તેથી હું આને A તરીકે કહી શકું છું હું આ v ને ν₁ ν₂ બધી રીતે vn સુધી વિસ્તૃત કરીશ ધ્યાન માં લો કે આ બધા v ના કોમ્પોનન્ટ છે અમે ફક્ત એક આઇગન વેક્ટર v લઈ રહ્યા છીએ અને પછી તે એ આઇગન વેક્ટર માંના n કોમ્પોનન્ટ છે હું આને λ as તરીકે લખી શકું છું અને આ કોલમ ગુણાકાર કેવી રીતે કરવો અને આ કોલમના ગુણાકારને કેવી રીતે સમજાવું તે અગાઉના વ્યાખ્યાનમાંથી મેં કહ્યું કે તમે આ વિશે v₁ ટાઈમ્સ A ની પ્રથમ કોલમ v2 ટાઈમ્સ A ની બીજી કોલમની જેમ વિચારી શકો એ બધી રીતે vn સુધી A λ ν ની n મી કોલમ હવે આ સમીકરણમાં મને ખૂબ સ્પષ્ટ થવા દો આ એવા સ્કેલર્સ છે જે આઇગન વેક્ટર v ના કોમ્પોનન્ટ છે આ કોલમ વેક્ટર છે આ એ ની પ્રથમ કોલમ છે A ની બીજી કોલમ છે આ A ની n મી કોલમ છે આ ફરીથી સ્કેલર છે λ જે v ને અનુરૂપ આઇગન વૅલ્યુછે તેથી આ કોઈપણ n r આઇગન વેક્ટર્સ માટે સાચું હોઈ શકે છે જે આ મેટ્રિક્સ A ની નલ સ્પેસમાં નથી હવે λ ને બીજી બાજુ લઈ જાઓ તેથી તમારી પાસે આ સમીકરણ ν છે ν₁ બાય λ A1 અને તે રીતે νn બાય λ An ફરીથી ν₁ એક સ્કેલેર છે λ એક સ્કેલેર છે તેથી આ બધા કોન્સ્ટન્ટ્સ જે આપણે આ કોલમ્સને ગુણાકાર કરવા માટે વાપરી રહ્યા છીએ હવે તમે સ્પષ્ટપણે જોશો કે આમાંના દરેક આઇગન વેક્ટર n r આઇગન વેક્ટરર્સ A ની કોલમ્સના લિનયર કોમ્બિનેશન છે તેથી આના જેવા n r લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટરર્સ છે અને આ દરેક A ની કોલમનું કોમ્બિનેશન છે અને આપણે એ પણ જાણીએ છીએ કે કોલમ સ્પેસનું ડાયમેન્શન n r છે અન્ય શબ્દોમાં જો તમે આ બધા કૉલમ લોA1 ટુ An આ ફક્ત n r લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટરનો ઉપયોગ કરીને રજૂ કરી શકાય છે હવે જ્યારે આપણે આ તમામ તથ્યોને એક સાથે મૂકીએ છીએ જે n r આઇગન વેક્ટરર્સ લિનયરલી ઇંડિપેંડેન્ટ હોય છે તેઓ A ની કોલમના કોમ્બિનેશન છે અને A ની ઇંડિપેંડેન્ટ કોલમની સંખ્યા ફક્ત n r હોઈ શકે છે તેથી આ સૂચવે છે કે સિમેટ્રિક મેટ્રિક્સ માટે બિન શૂન્ય આઇગન વૅલ્યુઝને અનુરૂપ આઇગન વેક્ટરર્સ કોલમ સ્પેસ માટે એક બેઝિક બનાવે છે તેથી આ મહત્વપૂર્ણ પરિણામ છે જે આ બધા વિચારો સાથે હું તમને બતાવવા માંગતો હતો તે હવે ફરીથી આ પરિણામો આપણે જોશું અને આપણે પછી કેટલાક ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સને જોશું ત્યારે ઉપયોગ કરીશું તો ચાલો આ બધા કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ ચાલો આપણે અહીં એક મેટ્રિક્સનો વિચાર કરીએ જે આ ફોર્મનું છે તે 3 બાય 3 મેટ્રિક્સ છે પ્રથમ વસ્તુ જે હું તમને ધ્યાનમાં લેવાનું ઇચ્છું છું કે આ સિમેટ્રિક મેટ્રિક્સ છે તેથી જો તમે Aᵀ A કરો અને અમે કહ્યું કે સિમેટ્રિક મેટ્રિક્સ હંમેશાં રીયલ આઇગન વૅલ્યુઝ રાખશે અને જ્યારે તમે આ માટે આઇગન વૅલ્યુઝની ગણતરી કરો છો ત્યારે તમે આઇગન વૅલ્યુઝ ગણતરી કરો છો તે રીતે તમે ડિટર્મનન્ટ A λ I 0 લો પછી તમે ત્રીજા ઓર્ડર નો પોલીનોમીઅલ પ્રાપ્ત થશે તમે તેને 0 સેટ કરો અને પછી તમે આ પોલીનોમીઅલના ત્રણ ઉકેલોની ગણતરી કરો અને તે 0 1 2 સોલ્યુશન તરીકે બહાર આવશે અને તમે આ દરેક ઉકેલો લો અને પછી તેને સબ્સ્ટિટૂટ્યૂટ કરો અને પછી A x λ x માટે હલ કરો પછી તમને આને અનુરૂપ ત્રણ આઇગન વેક્ટરર્સ મળશે જે આ આ અને આ દ્વારા આપવામાં આવે છે મેં અમારી ચર્ચા પહેલાં નોંધ્યું છે કારણ કે આ λ 0 ને અનુરૂપ આઇગન વેક્ટર છે તેથી આ આ મેટ્રિક્સ A ની નલ સ્પેસમાં હશે અને આ બાકીના 2 છે હું આ 2 કેવી રીતે મેળવી શકું જે 3 1 n n બાય n છે તેથી તે A₃ બાય 3 મેટ્રિક્સ છે અને નલિટી 1 છે કારણ કે ત્યાં λ 0 ને અનુરૂપ ફક્ત એક આઇગન વેક્ટર છે તેથી મને 2 અન્ય લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર મળ્યાં છે અને છેલ્લી સ્લાઈડમાં જ્યારે આપણે કનેક્શન્સની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમે દાવો કરીએ છીએ કે આ બે આઇગન વેક્ટર કોલમ સ્પેસ માં હશે અથવા બીજા શબ્દોમાં આપણે જે દાવો કરી રહ્યા છીએ તે છે કે આ ત્રણ કોલમ ફક્ત આ બેના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે અને જ્યારે આપણે A ટાઈમ્સ V1 કરીયે આ 0 બનશે તેથી અમને આગામી સ્લાઇડ આ તમામ ચકાસવા છે તેથી ચાલો આપણે પ્રથમ A ટાઈમ્સ v₁ તપાસીએ તેથી આ એક મેટ્રિક્સમારી પાસે અહીં A ટાઈમ્સ v₁ છે અને તમે તદ્દન સરળતાથી જોઈ શકો છો કે જ્યારે તમે આ ગણતરી કરો તમે મળશે 0 0 0 જે મૂળભૂત રીતે બતાવે છે કે આ શૂન્ય આઇગન વૅલ્યુઝને અનુરૂપ આઇગન વેક્ટર છે રસપ્રદ વાત એ છે કે આપણા પ્રારંભિક પ્રવચનોમાં અમે નલ સ્પેસ વિશે વાત કરી હતી અને પછી અમે કહ્યું હતું કે નલ સ્પેસ વેક્ટર વેરીએબ્લસ વચ્ચેના સંબંધને ઓળખે છે હવે કારણ કે આ આઇગન વેક્ટર નલ સ્પેસમાં છે આઇગન વેક્ટરને અનુરૂપ આઇગન વેક્ટર શૂન્ય આઇગન વૅલ્યુ અથવા શૂન્ય આઇગન વૅલ્યુને અનુરૂપ આઇગનવેક્ટર છે વેરીએબ્લસ વચ્ચેના સંબંધોને ઓળખે છે કારણ કે આ આઇગનવેક્ટર મેટ્રિક્સની નલ સ્પેસમાં છે તેથી તે એક રસપ્રદ જોડાણ છે જે આપણે બનાવી શકીએ છીએ તેથી વેરીએબ્લસ વચ્ચેના સંબંધોને ઓળખવા માટે શૂન્ય આઇગન વૅલ્યુને અનુરૂપ આઇગન વેક્ટર્સનો ઉપયોગ કરી શકાય છે હવે ચાલો આપણે છેલ્લી વસ્તુ કરીએ જેની આપણે ચર્ચા કરી ચાલો હવે નીચે બતાવેલ અન્ય બે આઇગન વેક્ટર તપાસીએ તેથી આ કોલમ સ્પેસ પર સ્પાન અન્ય બે આઇગન વૅલ્યુઝ માટે છે તેથી મેં અહીં જે કર્યું છે તે છે મેં મેટ્રિક્સ A માંથી આ દરેક કોલમને લીધી છે તેથી આ કોલમ 1 છે તેથી આ A₁ છે આ A₂ છે અને આ A₃ છે કૉલમ 1 6 ટાઈમ્સ ν ₂ કૉલમ 2 8 ટાઈમ્સ v₂અને કૉલમ 3 2 ટાઈમ્સ ν3 તેથી અમે કહી શકો છો કે A ₁ A ₁ A ₂ અને A₃ ν ₂ અને ν 3ના લિનયર કોમ્બિનેશન છે તેથી ν₂ અને v3 મેટ્રિક્સ Aના કોલમ સ્પેસ માટે એક બેઝિક બનાવે છે તેથી બનાવે માટે અમારી પાસે A x λ X છે અને અમે મોટે ભાગે આ લેકચરમાં સિમેટ્રિક મેટ્રિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેથી અમે જોયું કે જો આપણી પાસે સિમેટ્રિક મેટ્રિક્સ છે તો તેમની પાસે રીયલ આઇગન વૅલ્યુઝ છે અમે એ પણ જોયું કે સિમેટ્રિક મેટ્રિક્સમાં n લિનયરલી ઇંડિપેંડેન્ટ આઇગન વેક્ટરર્સ હોય છે અમે જોયું કે શૂન્ય આઇગન વૅલ્યુઝને અનુરૂપ આઇગન વેક્ટરર્સ મેટ્રિક્સ A ની નલ સ્પેસને સ્પાન કરે છે અને નોન ઝીરો આઇગન વૅલ્યુઝને અનુરૂપ આઇગન વેક્ટરમાં સિમેટ્રિક મેટ્રિક્સ માટે A ની કોલમ સ્પેસ ને સ્પાન કરે છે જે આપણે આ વ્યાખ્યાનમાં વર્ણવ્યા છે તેથી આ સાથે અમે લિનિયર એલ્જીબ્રા મોટાભાગના મહત્વપૂર્ણ મૂળભૂત વિચારોનું વર્ણન કર્યું છે કે જે પછીની સામગ્રીમાં આપણે થોડો ઉપયોગ કરીશું લિનિયર એલ્જીબ્રા ભાગોનો ઉપયોગ રીગ્રેસન એનાલિસિસમાં કરવામાં આવશે જે તમે આ કોર્સના ભાગ રૂપે જોશો અને આમાંના ઘણા વિચારો એલ્ગોરિધમ્સમાં પણ ઉપયોગી છે જે કલાસીફીકેશન કરે છે ઉદાહરણ તરીકે અમે હાલ્ફ સ્પેસ વિશે વાત કરી અને તેથી વધુ અને આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર ના નોશનનો ઉપયોગ લગભગ દરેક ડેટા સાયન્સના અલ્ગોરિધમમાં કરવામાં આવે છે ખાસ નોડ એક એલ્ગોરિધમ છે જેને પ્રિન્સીપલ કોમ્પોનેન્ટ એનાલિસિસ કહેવામાં આવે છે જેને આપણે પછીથી આ કોર્સમાં ચર્ચા કરીશું જ્યાં નલ સ્પેસ કોલમ વચ્ચેના જોડાણોના આ વિચારોનો વધુ ઉપયોગ થાય છે તેથી હું આશા રાખું છું કે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ખ્યાલોની સમજ આપી છે કે જેને તમે આ કોર્સમાં શીખવવા જઈ રહ્યા છો તે કેટલીક મટીરીઅલને સમજવા તમારે શીખવાની જરૂર છે અને જેમ મેં પહેલાં કહ્યું છે લિનિયર એલ્જીબ્રા એક વિશાળ વિષય છે ત્યાં ઘણા વિચારો છે આ વિચારો કેવી રીતે કેવી રીતે ભાષાંતર કરે છે આમાંના કયા સિમેટ્રિક મેટ્રિક્સ માટે લાગુ છે અથવા નોન સિમેટ્રિક મેટ્રિક્સ માટે લાગુ નથી અને તેથી વધુ અને પહેલાનાં વ્યાખ્યાનોમાંથી આપણે તેમાંના કેટલાક ખ્યાલોને કેવી રીતે વિકસિત કરીએ છીએ તે ઘણી સારી લિનિયર એલ્જીબ્રા પુસ્તકોમાં મળી શકે છે જો કે અમારું ઉદ્દેશ્ય એ ઇજનેરો માટે ડેટા સાયન્સ પરના આ પ્રથમ કોર્સમાં ફરીથી અને ફરીથી ઉપયોગમાં લેવાના સૌથી અગત્યના ખ્યાલોને બહાર કાઢવાનો છે જ્યારે આપણે આગળનો કોર્સ શીખવીશું ત્યારે લિનિયર એલ્જીબ્રામાં વધુ અદ્યતન વિષયો આવરી લેવામાં આવશે મશીન લર્નિંગ જ્યાં તે કોન્સેપ્ટ આપણે શીખવીશું તે એડવાન્સ મશીન લર્નિંગ તકનીકોમાં વધુ ઉપયોગી થઈ શકે તેથી આની સાથે આપણે લિનિયર એલ્જીબ્રા પર વ્યાખ્યાનોની આ શ્રેણી બંધ કરીએ છીએ અને પ્રવચનોનો આગલો સમૂહ ડેટા સાયન્સ માં સ્ટેટિસ્ટિક્સ ઓના ઉપયોગ પર હશે હું તમારો આભાર માનું છું અને આશા છે કે તમે સ્ટેટિસ્ટિક્સ પરના મોડ્યુલમાંથી પસાર થયા પછી તમને પાછા જોશો જે મારા સાથી પ્રોફેસર શંકર નરસિમ્હન દ્વારા શીખવવામાં આવશે